બેબલના મિનારાના આ ચિત્ર સાથે ફરી સ્વાગત છે મને લાગે છે કે માનવ મગજે પોતાની રીતે જ બેબલના મિનારાની વાર્તા સર્જી હશે કારણ કે વિવિધ માળખાં અને વિવિધ જટિલતા ભૂગોળ અને મગજના ઈતિહાસ અલગ કેવી રીતે હોઈ શકે રસાયણો દ્વારા વીજળી દ્વારા અને આ બધા સાથે સંકેતોની ઇલેક્ટ્રો કેમિકલ ટ્રાન્સમીશનની એકલ ચેતાકોષ પ્રવૃત્તિ સાથે સંદેશાવ્યવહારની પોતાની રીત શોધવાનું હજી પણ કુશળ છે તેથી મગજ પણ કોષ સમૂહ વિકસિત કરે છે ગમે ત્યાં તેઓ હંમેશા સાથે મળી શકે છે અને પછી આ વિશાળ તંત્ર બનાવે છે ચાલો જોઈએ કે તે આપણને વધુ શું કહી શકે છે જો તમે આ ચિત્ર જુઓ છો અને ફક્ત આ શબ્દ વાંચો જો તમે તેમના અમુક વાંચી શકો જેમ કે પ્રેમ સ્વતંત્રતા ઉત્કટ સર્જનાત્મક વ્યુહાત્મક નિયંત્રણ ડાબું વિશ્લેષણાત્મક મગજ જમણું સાહજિક મગજ તો તે સમજી શકાય છે પરંતુ પ્રવૃતિની સંપૂર્ણ વિપુલતા આ તંત્રો અને સમૂહો દ્વારા બનાવવામાં આવ્યું છે આ ખુબ જ રસપ્રદ છે કારણ કે તે ફક્ત ઉદાહરણ છે કેવી રીતે મગજનું તંત્ર આ વાસ્તવમાં ન્યુરોસાયન્સમાં સામેલ આલેખ સિદ્ધાંત છે જે આ દિવસોમાં સંશોધન માટે લોકપ્રિય બન્યો છે અને આ આલેખ સિદ્ધાંત ગાંઠો હોવાનું કહે છે આ ગાંઠો વિવિધ મૂળ સાથે અંતર્ગત જોડાયેલ છે તેથી મને લાગે છે કે આ કોઈ જગ્યા છે મને યાદ નથી મને લાગે છે કે આને 'બ્રેઈન સ્કેન' અથવા બીજું કંઈક કહેવાય છે તેઓએ ખરેખર જોવાનો પ્રયત્ન કર્યો હતો તેથી તમે આ વિવિધ રંગો વારી વસ્તુઓ જુઓ આ બધા લાલ રંગના ક્ષેત્રો મગજના મૂળ કાર્ય છે આ લીલા રંગનું ક્ષેત્ર એ મગજનું માળખું છે અને આ માંદગીઓ છે અને આ રીતે તેઓએ સર્જયું છે અને નારંગી રંગે તપાસનીસ ક્ષેત્ર છે આ ક્ષેત્રો છે આ માંદગીઓ છે અને આ કર્યો છે સામાજિક સ્મરણ શક્તિએ જ્ઞાનગ્રહણ સાથે જોડાયેલું છે ફરી પાછું પ્રબંધક કર્યો કાર્યકારી સ્મરણ શક્તિ સાથે જોડાયેલ છે એપીસોડીક સ્મરણ શક્તિ પણ જ્ઞાનગ્રહણ સાથે જોડાયેલ છે પૂર્વ અગ્ર કોટેજએ કોગનીસનની કાર્યકારી સ્મરણ શક્તિ સાથે જોડાયેલ છે અલ્ઝાઈમરની ડીમેન્શિયા બીમારી પણ જ્ઞાનગ્રહણ સાથે જોડાયેલ છે સમજશક્તિ અલ્ઝાઈમર રોગ સાથે જોડાયેલી છે સામાજિક સમજશક્તિ મનના સિદ્ધાંત સાથે જોડાયેલી છે મનનો સિદ્ધાંતએ મેં તમને દર્પણ ચેતાકોષો વિષે કહ્યું હતું તે રીતે છે મનનો સિદ્ધાંતએ વિચારવા પર છે કે બીજા લોકો શું વિચારી રહ્યા છે આ રીતે તમારું મગજ સમજે છે તમે તે વિચારી પણ ન શકો અને આ ખુબ જ વિચિત્ર છે કે હવે આ શબ્દ આવ્યો આપણને લાગે છે કે આપણે નિરપેક્ષપણે વિચારી શકીએ છીએ પરંતુ જો તમે આપણા વિચારોને જોશો તો મોટાભાગે તે અન્ય લોકો વિચારે છે તેના પર થી ઉદ્ભવે છે તેથી અંગ્રેજીમાં કહેવત છે કે આ નાનું મગજ લોકો વિષે વિચારે છે મધ્યમ મગજ ઘટનાઓ વિશે વિચારે છે મહાન મગજ મંતવ્યો વિશે વિચારે છે પરંતુ આ એક કલ્પિત વાત છે આ ખુબ જ મુશ્કેલ બાબત છે કારણ કે આપણી વિચારસરણી જુઓ તો આ વિશ્વમાં માનવીય પ્રયત્નો છે જ નઈ જે મનુષ્યો સાથે સબંધિત નથી જો તમે રોબોટ બનાવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો પણ તે મનુષ્ય વિશે છે જો તમે હથિયારો બનાવાનો પ્રયાસ કરી રહ્યા છો તે માનવ વિશે છે તમે થોડી નાની ઉપયોગીતા બનાવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો તે પણ માનવ સાથે સંબંધિત હોય છે આપણા મગજે બીજા શું વિચારી રહ્યા છે તેના મનનો સિદ્ધાંત વિકસાવ્યો છે તેથી આપણું મગજ આપણે શું વિચારી રહ્યા છીએ આપણે વિચારી શકી છીએ અથવા આપણે જે વિચારી છીએ તે બીજા લોકો શું વિચારી રહ્યા છે તેની સાથે સંકળાયેલું હોય છે તેથી આપણે પોતે ઘણા અન્ય લોકો દ્વારા રચાયેલા છીએ તેથી આપણે એકલતામાં જીવતા નથી જો તે કહે કે આ હું છું હું પોતે તેમાં ફક્ત હું જ નથી તેમાં ઘણા ઇનપુટસ હોય છે મિત્રો તરફથી માતાપિતા તરફથી ધર્મ તરફથી તે દરેક વસ્તુ જે અંદર ગઈ છે તેથી હું તમારા માંથી ઉતરી આવ્યો છું તેથી જે કંઈપણ તત્વજ્ઞાન અને બીજા લોકો જે દલીલ કરે છે તે પણ સામેલ હોય છે આપણું મગજ એકલતામાં કાર્ય કરતું નથી તેથી તમે જુઓ પાર્કીન્સન રોગ ડીપ્રેસન છે તેઓ ફરી પાછા આ પ્રકારની સામગ્રી સાથે જોડાય છે આ આલેખ સિદ્ધાંત તંત્ર છે જે ખુબ જ પ્રખ્યાત છે અને આ ઓલાફ સ્પોનર્સ નામના વ્યક્તિએ "કનેક્ટોમ" નામનો સિદ્ધાંત લાવ્યો છે અને તે મગજના તંત્ર સિદ્ધાંતને જુએ છે તેથી તમે તેના વિષે વાંચી શકો છો નેટ પર ઘણું બધું ઉપલબ્ધ છે ત્યાં ઈ બુક્સ પણ ઉપલબ્ધ છે અથવા છેલ્લે તમને સમય મળશે તો આપણે આની ચર્ચા કરશું તેથી આ ફરી પાછું એક પ્રકારના તંત્રનું પ્રતિનિધિત્વ છે તેમાં મોટોર પ્રોપ રીસેપ્સન જે સયુંકત દ્રશ્ય શ્રાવ્ય ધ્રાણેન્દ્રિયમાંથી જતા સંકેતો છે અને આ પ્રકારનું તંત્ર છે જે દ્રશ્ય વસ્તુ સાથે સંબંધિત છે સમગ્ર વિજ્ઞાનમાં કોઈ વધુ મહત્વનો પ્રશ્ન નથી સંભવત ઉત્ક્રાંતિમાં તે ઘટનાઓને સમજવાનો પ્રયાસ કરતા જેના દ્વારા મગજ ખાસ યુક્તિ સાથે કાર્ય કરે છે જે તેમને વસ્તુઓની યોજનામાં ઉમેરવા માટે સક્ષમ બનાવે છે તેથી વસ્તુઓનિ સામાન્ય યોજનામાં મગજ એવી રીતે વિક્ષિત થયું છે કે જ્યાં તેને આ બધી વસ્તુઓ લીધી છે અને માનસિક અનુભવોમાં એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તેથી મોટો પ્રશ્ન હું તમને તેના અંતે પુછીસ તમે આ જૂની વાત જાણો છો જેના વિષે મેં તમને યોગ્ય રીતે વાત કરી હતી શું આ ફરી પાછા 50 વિવિધ પ્રકારના ચેતાકોષો છે આમાંના કેટલાક દ્રશ્ય શ્રાવ્ય સોમતા સંવેદનાત્મક છે તેઓએ આ રીતે શું કામ અલગીકરણ કર્યું છે તે બધા વિદ્યાર્થીઓને આનો ખ્યાલ હોવો જરૂરી છે કારણ કે સાંધાના સમગ્ર સોમતા સંવેદનાત્મક સ્પર્શનો દુખાવો જુઓ શ્રાવ્ય અવાજ છે દ્રશ્યએ દ્રષ્ટિ જેવું છે તેઓ શું કામ અલગ છે કારણ કે અહીંથી બધું જ વિદ્યુતીય ઉર્જા છે અહી સંભવત બધું જ રાસાયણિક ઉર્જા છે પરંતુ જયારે તે પર્યાવરણ માંથી આવે છે ત્યારે તેની ઉર્જા સ્થાનાંતર અલગ હોય છે આ ધ્વની તરંગો દબાણ તરંગો છે જેના દ્વારા તમે સાંભળી શકો છો આ યાંત્રિક અથવા થર્મલ છે જે ઉષ્મા અને તે બધા પર આધારિત છે અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક છે તેથી મગજ એ રીતે વિકસિત થવા માટે પુરતું કુશળ છે કે આ ફોટોનને પકડી લેશે આ દબાણ યાંત્રિક તરંગના પ્રતિભાવમાં આગળ વધશે આ પ્રતિક્રિયા કરશે અને આ રીતે તમને બધી વસ્તુઓ થશે આખરે બધું વિધુત પ્રવૃતિમાં ફેરવાય છે રસાયણિક પ્રવૃત્તિ દ્વારા પ્રસારિત થાય છે તેથી આ ઉર્જા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે વિદ્યુત ઉર્જા રસાયણિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને કદાચ રસાયણિક ઉર્જા ફરીથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને તમારું એકવાર બાહ્યક નક્કી કરે છે તેથી હું એક ઉદાહરણ આપું જો કોઈ તમને મુક્કો બતાવે તો તે વાસ્તવમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વસ્તુ છે જે આ ક્ષણે ચાલી રહી છે અને 200 મિલીસેકન્ડમાં તમારી પાસે અથવા 100 મિલીસેકન્ડમાં ઘણી પ્રક્રિયા પછી જાય છે તે પ્રતિબિંબ પ્રક્રિયા છે તેથી પ્રતિબિંબની પ્રક્રિયા જાગ્રત સ્તર સુધી જતું નથી જયારે તેની પર આવશું ત્યારે આપણે તેના વિષે વાત કરશું અને તમે તેને આ રીતે પાછો મુક્કો મારવા વિચારો છો તેથી તે શક્ય છે કે આ ઉર્જા જે રસાયણિક વિદ્યુતીય ફેરફારોમાંથી પસાર થઇ ગઈ છે અને છેવટે વિદ્યુતીય ઉર્જા ફરીથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત થાય છે આ ઉર્જા ચક્ર પૂર્ણ થાય છે અથવા જો તે અંદર જતી ઉર્જાને સ્પર્શે તો તે બદલાયને વિદ્યુત પ્રવૃત્તિ રસાયણિક તરફ જાય છે ફરીથી વિદ્યુત તરફ અને તમારો હાથ ફરીથી દબાણ પામે છે કદાચ એ રીતે ચક્ર પૂર્ણ થાય છે જો વ્યાપક રીતે આપણે ઉર્જા રૂપાંતરને જોઈએ પરંતુ જો તમે ખસેડો નહી અચાનક તમે વિચારવા લાગો છો તો આ વિદ્યુત પ્રવૃત્તિ વિચારમાં કેવી રીતે બદલાય છે તેથી જયારે તમે ડરતા હો ત્યારે આ વિદ્યુત પ્રવૃતિ લાગણીમાં કેવી રીતે બદલાય છે તે સ્થાનાંતર શું છે તે અત્યારે મગજનો સૌથી મોયો પ્રશ્ન છે અને જેને ડેવિડ ચેલ્મર્સને એક તત્વજ્ઞાની ચેતનાની હૃદય સમસ્યા કહે છે જયારે આપણે ચેતનાની વાત કરશું ત્યારે આપણે તેના વિશે વાત કરશું તેથી આ આપણે જાણીએ છીએ તેઓ ચેતોપાગમ સાથે જોડાયેલા છે ઉતેજક અવરોધક જોડાણો ફરીથી મૂળભૂત ચેતોપાગમ છે તેથી કુત્રિમ ચેતાકોષ તંત્રમાં આ સરળ ખુબ જ આદર્શકૃત ચેતાકોષોનો ઉપયોગ થાય છે મગજ જેવા ન્યુરલ નેટર્વકને તાલીમ આપવા માટે તમામ પ્રવૃતિઓ છે તેથી સમગ્ર ANN વસ્તુ ઉભી રહે છે કે આપણે યંત્ર બનાવવા માંગી છીએ જ્યાં ન્યુરલ નેટર્વકસ આપમેળે વધુ બુદ્ધિશાળી બનશે લાગણીઓ અનુભવે છે નિર્ણય લે છે પરંતુ તે કદાચ આવી શકે છે તે જાતે પણ આવે પરંતુ અત્યારે કારણ કે આપણને મગજની સંપૂર્ણ સમજ નથી મેં તમને જેમ કહ્યું તેમ તે સૌથી મોટો પ્રશ્ન છે હૃદયની સમસ્યા ANN કુત્રિમ છે પરંતુ તેઓએ પૂરી પાડી છે અને તે જ મુલ્ય છે તેથી તેઓએ મગજમાં વિચાર જેવું બનાવાનું શરુ કર્યું તેમના કાર્યથી મગજ કેવી રીતે કાર્ય કરે છે તેની થોડીક સમજણ આપણને મળી છે ફરીથી હું એમ નથી કેતો ક બધું વાસ્તવિક છે ટેક્નોલોજીની સફળતાનો અર્થ એ નથી કે જે કાર્ય કરે છે હંમેશા મૂળભૂત સુક્ષ્મ ચલોની નીચે હોય તેથી આ એક લાક્ષણિક આદર્શ વસ્તુ છે આ લાલ રંગના નિષેધાત્મક છે અને આ ઉતેજનાપૂર્ણ છે અને આ સમગ્ર યોગક્રિયા આપણે અડધા ક્ષેત્રમાં પીટસ ચેતાકોષોને જોઈએ છીએ તેની જેમ છે ન્યુરલ તંત્ર સાથેની 6 કાર્યકારી ધારણાઓ છે તેઓ એકીકૃત અને ફાયર કાર્યનો ઉપયોગ કરે છે જે EPSP IPSP ને સાંકળે છે અને ભારાંક મુક્કોલોક પીટ્સ પ્રમાણે હોય છે તેથી આ ચેતાકોષો છે જે રીસેપસન અને ઇન્ટીગ્રેસન છે આ આંતરિક ફાયરીંગ થઇ રહ્યું છે ત્યાં એન્કોડિંગ અને આઉટપુટ છે તેથી એકીકૃત અને ફાયર એકીકૃત જે કંઈપણ અંદર આવશે તે બધાનો સરવાળો થઇ જશે અને ફાયર જોડાણો કાં તો ઉતેજક હોય છે અથવા નિષેધાત્મક હોય છે આપણે જાણીએ છીએ કે આ EP અથવા IP આદર્શ્કૃત ચેતાકોષો છે જેમ મેં કહ્યું તેમ ચેતાકોષો સામાન્ય રીતે 2 રીતે માર્ગો બનાવે છે જે પુનઃપ્રવેશ માટેનો આધાર પૂરો પાડે છે જેને "પ્રતિસાદ" કહેવામાં આવે છે તે આખી વસ્તુ આવે અને ફાયર થઈ ને આઉટપુટ મળીને પૂરું થાય તેવું હોતું નથી તે હંમેશા ઉચ્ચ કેન્દ્ર થી નીચલા કેન્દ્રને પ્રતિસાદ દેતું રહશે તે નક્કી કરે છે કે તે પ્રતિક્રિયા કરશે કે નહી તે સુસ્પષ્ટ પ્રતિસાદ જોડાણ છે આ પદાર્થો છે બરાબર આ ઉતેજકો છે આ ઉતેજકો છે જે અહી સુત્રબધ થાય છે તે અહીંથી અહી જાય છે અને તમે છેલ્લે જોશો કે આ એક ફીડ ફોરવર્ડ વસ્તુ છે ફીડ ફોરવર્ડનો અર્થ એ છે કે જો તમે ઉતેજ્નામાં ફીડ કરતા રહો તો જ્યાં સુધી તેઓ તમને બાહ્ય વિશ્વનું પ્રતિનિધિત્વ અને મગજમાં પ્રતિનિધિત્વ ન આપે ત્યાં સુધી બધી ઉતેજના એકીકૃત થતી રહશે ફરીથી તે તમે જોઈ રહ્યા છો તે બિંદુ પર પાછું આવશે તમે કંઈક જોઈ રહ્યા છો શું તમે તેને ખરેખર પ્રથમ સ્થાને જોઈ રહ્યા છો જે કંઈપણ અંદર જઈ રહ્યું છે તે આંખ દ્વારા પ્રકાશ અથવા કાન દ્વારા અવાજ છે તે એક સરખું જ ઇલેક્ટ્રોકેમિકલ સંકેતમાં રૂપાંતરિત થાય છે તેથી મૂંઝવણમાં ન આવો આ ન્યુરોસાયન્સીસની વાસ્તવિક સ્થિતિ છે જ્યાં આપણે કંઈપણ સમજી શકતા નથી હવે ધારો કે આના જેવું માળખું છે અને ધારો કે તેને કંઈક X કહેવામાં આવે છે હવે આ X તમારા મગજમાં પ્રસારિત કરવાનો છે વસ્તુઓ અહી થી અહી જઈ છે આ બધી ઇલેક્ટ્રોકેમિકલ પ્રવૃતિઓ છે અને દરેક બિંદુથી આ અલગ માહિતીને ગોઠવવામાં આવે છે જે હજારો ચેતાકોષો સુધી જઈ છે ફરી પાછું મગજમાં આ વસ્તુઓ X વસ્તુ બનાવવા એકીકૃત થાય છે જેની પર આંતરિક નકશો પણ કાર્ય કરશે તેથી તમે જે જોઈ રહ્યા છો તે ફક્ત આ બાહ્ય X નું પ્રતિનિધિત્વ છે પદાર્થો વિવિધ સંકલન દ્વારા ઘડવામાં આવે છે હવે મોટો પ્રશ્ન એ છે કે જયારે આ રેખાઓ સાથે ચેતાકોષો હશે ત્યારે શું ચેતાકોષો X ની પેટર્નમાં ફાયર કરશે ના તે ખુબ જ અસંભવિત છે અસંભવિત બાબત એ છે કે આ પેટર્નમાં ચેતાકોષો ફાયર કરે છે અને અન્ય તમામ ચેતાકોષો બાજુમાં અવરોધે છે તમારું અનુમાન શું છે તમારું અનુમાન લો તે ખુબ જ અસંભવિત છે કારણ કે ત્યાં ઘણી વસ્તુઓ હશે જે બાજુથી પણ ચાલી રહી છે તેથી શક્યતા છે કે ચેતાકોષોના તમામ સમૂહો ફાયરીંગ કરી રહ્યા છે જેમાંથી આ X ને બાદ કરી અને ઉચ્ચ બાહ્યકમાં રજુ કરવું પડશે આંતરિક કાલ્પનિક શક્તિ અને યાદશક્તિ પણ ફાળો આપશે તેથી બાહ્ય પદાર્થ છે તે છબી છે મેં તમને કહ્યું હતું કે ડાબા ક્ષેત્ર અને જમણા ક્ષેત્રમાં આંતરિક છબી છે જે X પહેલાથી અસ્તિત્વમાં છે કે નઈ તેની સરખામણી કરશે આ ઉચ્ચ બાહ્યકને સયુંકત છબી આપશે હવે જો તેઓ સમાન હોય તો તે અદભૂત છે પરંતુ જો તેઓ ન હોય તો મગજ હંમેશા બાહ્ય દુનિયા સાથે સીધી અસ્તિત્વ ધરાવતી છબીને પસંદ કરશે ધારો કે એક સિંહનો ચેહરો છે જે તમારા માથા પર આવે છે તો લાક્ષણિક નિષ્કર્ષણ પર ઘણું બધું ફાયરીંગ થશે તમારું મગજ સિંહની અસ્પષ્ટ તસવીરનું પુનઃનિર્માણ કરે છે પરંતુ તમારી આંતરિક કલ્પના તે ચિત્રને જોઈ ને તમારી મહિલામિત્ર ને યાદ કરે છે મગજ શું છે મગજ બાહ્ય છબીને પ્રાધાન્ય આપશે કારણ કે તે જ ખતરો છે અને આને દબાવી દેવામાં આવે છે આને ઉલટું લઈએ તે તમારા જીવનસાથીનો ચેહરો છે અને તે અથવા તેણી સિંહની જેમ દેખાય છે કોણ ખાશે તે પણ મગજ જ નક્કી કરશે પરંતુ આ પ્રકારની વસ્તુઓ ખોટી છે તેથી ઉચ્ચ કેન્દ્ર દ્વારા આંતરિક છબીને દબાવવામાં આવે છે પરંતુ આ જયારે કંઈક આભાસ જેવું થઇ રહ્યું હોય ત્યારે તેમાં ખોટું હોય છે બહારની વાસ્તવિક ઉતેજના વગર આભાસ અનુભૂતિ અનુભવે છે તેથી આખી બાબત આ રીતે ચાલશે કારણ કે મગજ આંતરિક છબી પર વિશ્વાસ કરવાનું શરુ કરે છે અને તેને તમે વાસ્તવિકતા સાથેનો સંપર્ક ગુમાવવાનું કહો છો આપણે વાસ્તવિકતા સાથે ના સંપર્કમાં છીએ કારણ કે આપણે બાહ્ય ઉતેજ્કોના સંપર્કમાં છીએ ભ્રમણામાં આપણે વાસ્તવિકતા સાથે સંપર્ક ગુમાવી છીએ કારણ કે આંતરિક છબી મોટા પ્રમાણમાં લાગુ કરે છે અથવા જરૂરી તીવ્રતાની બહાર જાય છે તેથી દરેક ક્ષણ દરેક દાખલામાં ઘણા બધા ઇનપુટસ જઈ રહ્યા છે તેથી શું થશે જે કઈ પણ મગજમાં જાય છે તેના નકશા બનાવાનું ચાલુ રાખે છે આ નકશાઓ પેઈન મેપ જેવા છે જેમ કે સ્પર્શ નકશો તમને મધ્ય કપાલી ખંડ યાદ છે તમારો ચેહરો જે કંઈપણ રજુ કરે છે ખરેખર તે બધા નકશા જ છે નકશાઓ ચેહરામાંથી આવે છે નકશાઓ ડીટ્ટો માંથી આવે છે નકશાઓ દ્રશ્ય નકશામાંથી આવે છે શ્રાવ્ય નકશા ટોનોટોપીક નકશાઓ તેથી આ સ્તરો જેવા છે સ્તર પછી સ્તર સ્તર પછી સ્તર ન્યુરલ તંત્રનું મૂળભૂત સ્તર પછી ત્યાં એક સ્તર છે જે સ્તરની લાગણીનો વિચાર કરે છે તેને પ્રાયોગિક રીતે મેપ કરે છે તે ફક્ત જટિલતામાં વધે છે અને ડોકટર હેબ્બે જે કહ્યું હતું તે આ છેતેથી તેઓ એકીકૃત ફાયરમાં કાર્ય કરશે ઉતેજક અવરોધક ન્યુરલ નેટવર્ક ચેતાકોષો અને હેબ્બિયન કોષ સમૂહપૂર્વચેતોપાગમીય બળ પૂર્વ ચેતોપાગમીય એકસાથે ફાયરીંગ કરે છે ક્ષણીક પ્રસ્તુતીમાંથી કંઈક આવે છે ને ફાયર કરે છે તે અહી જાઈ છે હવે જો આ પુનઃ ફાયરીંગ ન થાય તો તે ક્ષણીક વસ્તુ હશે જે આવશે અને જશે તમને તે યાદ રહશે નહી તેથી પૂર્વ ચેતોપાગમીય અને પોસ્ટસિનેપ્ટીક જયારે તેઓ વાંરવાર એકસાથે ફાયરીંગ કરે છે તે સ્થિર સ્થાયી જોડાણમાં સ્થાનાંતરિત થાય છે તેથી પુનરાવર્તીત રીએનટ્રાન્ટ ફાયરીંગ ખુબ જ મહત્વનું છે ધારો કે કંઈક અહી ઉતેજીત થાય છે થોડા કોષો અને પોસ્ટસિનપ્ટીક પણ ફાયર કરે છે તમે તે ભૂલી જશો તેની ચિંતા ન કરો પરંતુ તે વારંવાર આવું થાય તો ફોબિયા કેવી રીતે બંને છે ડર આવે છે અથવા ઘણીવાર પુનરાવર્તનની ભૂકંપ જેવી કુદરતી આફતોમાં પણ જરૂર પડતી નથી અને જો તમે થોડા સમયમાં અચાનક મોટા પ્રમાણમાં ભાવનાત્મક અરક્ષીત થઇ જાઓ તો તે એકવારમાં ચેતોપાગમ બદલી નાખે છે તે એટલું મજબુત હોય છે કે ભાગ્યે જ એવું બને છે કે ખલેલ તરત જ સચવાય જાય છે તે એવું ત્યારે જ થાય છે જયારે મોટા પ્રમાણમાં ખતરો અસ્તિત્વ ધરાવતો હોય જેમ કે કુદરતી આફતો ઘણા લોકોમાં તે બીમારીનો આધાર છે જેને "પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ" ડીસઓડર કહેવાય છે એક ભૂકંપથી લોકો તે પછી પણ એક મહિના સુધી તેના વિચારોમાં રહે છે તેઓ તે એ જ સમાન વસ્તુ જોઈ રહ્યા હોય છે મેં હજી સુધી ઊંઘ વિષે વાત કરી નથી આપણે ત્વરિત થતું ફાયરીંગ વિશે વાત કરી રહ્યા છીએ વારંવાર ફાયરીંગ જે પૂર્વ ચેતોપાગમીય વચ્ચે જોડાણ સ્થાપે છે અને તે ટુંકા ગાળાની સ્મરણ શક્તિ છે કેવી રીતે ટુંકા ગાળાની સ્મરણ શક્તિ ખરેખર લાંબા ગાળાના જોડાણમાં કેવી રીતે જાય છે તે મગજની અલગ સ્થિતિ છે આપણે તેના વિશે વાત કરશું તેથી આના જેવું છે આ નકશાઓ જુઓ એકબીજામાં વહે છે ચેતાતંત્ર ઘણીવાર વિશાલ ગોઠવણીમાં ચેતાકોશોના સ્તરનો ઉપયોગ કરે છે આ માત્ર એક ઉદાહરણ છે આ દ્રશ્ય વસ્તુના ક્ષેત્રો છે v1 v2 મધ્યસ્થ ટેમ્પોરલ v4 નીચલા ટેમ્પોરલ ગીરસ જો તમને યાદ હોય તો તેથી આ જેનીક્યુલેટ ન્યુક્લિયસનો પ્રકાર છે જ્યાં ડાબી જમણી વસ્તુઓ રજુ થાય છે ત્યારે તમામ દ્રશ્યો ઈનપુટ થાય છે તે v1 માં જાય છે જ્યાં તે બ્લોબ થાય છે બ્લોબ્સ આ નાના ક્ષેત્રો જેવા છે બીજું આની વચ્ચે છે તે અંદરનું બ્લોબ છે તેથી બ્લોબ્સ સક્રિય થઇ શકે છે અને આજુબાજુના ક્ષેત્ર એનીમેટેડ થઇ જાય છે હવે તમે તેને જુઓ કે હું શું વાત કરી રહ્યો હતો X વિશ ઘણી બધી સામગ્રી અંદર જઈ છે પરંતુ જયારે તે બાહ્યકમાં જાઈ છે તે હજી પણ એ જ રીતે રચાશે આ ક્ષેત્રો સક્રિય થઇ જશે જે પેટર્ન બનાવશે પછી તમે v2 પર જાઓ ત્યાં એક ચોકકસ વિસ્તાર છે જે ન્યાય કરે છે અને તે ટેમ્પોરલમાં જાય છે જે મધ્ય કપાલી શું કહે છે તે કહે છે જ્યાં જગ્યા અને સમયમાં આ જગ્યા છે આ સમય છે ટેમ્પોરલ ત્યાંથી આવે છે અને આ પ્રકાર છે તેથી આ ફક્ત એરો આકૃતિ છે હવે તેને જુઓ આ તે પ્રકારની સામગ્રી છે જે v1 માં જાય છે અને વિશાલ પ્રમાણમાં ડેટા ઘટે છે ફરી પાછું અ 2 પ્રકારના જોડાણમાં થાય છે મગજમાં ટ્રાફિક ભાગ્યે જ જોવા મળે છે તે 2 રીતે હોતું નથી જો તમે એક રસ્તો બનાવી શકો તો તમે હજી પણ જોઈ શકો છો પરંતુ જયારે તમે તેને જોશો ત્યારે તમે શું કરવા જઈ રહ્યા છો તેને જોયા પછી તેને પ્રતિષાદ આપવાનું થતું નથી તેથી આ ઉચ્ચ બાહ્યક જે જોઈ રહ્યા છીએ તે હંમેશા મૂળ દ્રશ્ય બાહ્યકને પ્રતિસાદ આપશે જ્યાંથી ઉતેજના આવી રહી છે અથવા કદાચ આંખમાંથી તે આપણે ખરેખર જનતા નથી તેથી તમને તાળ હોય તો ત્યાં મધ્ય કપાલી ખંડ છે ત્યાં અગ્ર કપાલી ખંડ છ તેમાં તફાવત છે તેથી સંવેદનાત્મક અને મોટોર તંત્ર તેઓ એક સાથે કામ કરે છે તમામ બાહ્યકને સંવેદનાત્મક અને મોટોર અધીક્રમની દ્રષ્ટિએ વિચારી શકી છીએ ઉતરકાલીન સંવેદના વચ્ચે વેહતી માહિતી સાથે આ બધી વસ્તુઓ આગળ આવે છે ત્યાં પોલીમોડલ છે પોલીમોડલ એટલે યોગ્ય રીસેપ્શન થર્મલ અને તેથી અહી પ્રાથમિક સંવેદનાત્મક વિસ્તારો છે બધી વસ્તુ અહી આવે છે મોટોર રોસટ્રલ પ્રીફ્રોન્ટલનો અર્થ જુદો છે જો તમારી બધી સેન્સીસ જતી રહે તો તમારું મગજ બધી ઇન્દ્રિયો પર બેસીને તે નક્કી કરશે તેની રાહ જોશે તેવું થશે નહિ બધી ઇન્દ્રિયો જાય છે કારણ કે તેને નક્કી કરવાનું છે કે તમે કંઈક ખસેડવા જઈ રહ્યા છો તમે કંઈક કરવા જઈ રહ્યા છો અથવા તમે કંઈક કરવા જઈ રહ્યા નથી હવે તમે આ બધા નાટકીય નેટવર્ક નકશાઓ ને સમજી શકો છો બધુજ સ્પાઈક્સ અને મગજની લય દ્વારા થવાનું છે હવે તમારા આવર્તન પર પાછા આવીએ જ્યાં મેં તમને આ સ્પાઈક્સ વિશે કહ્યું હતું કે આ સ્પાઈક્સ અસ્તિત્વ ધરાવતી રચના પર આવી જાય છે પહેલાથી અસ્તિત્વ ધરાવતી નવી માહિતી અને યાદશક્તિને એકીકૃત કરે છે તેથી સ્પાઈક્સ અને લય તે 2 અગત્યની વસ્તુઓ છે તમે આ જોયું છે આ નેકર્સ ક્યુબ છે તેથી મેં તમને અસ્પષ્ટતા વિશે કહ્યું હતું મગજને અસ્પષ્ટતા જોતી નથી તેથી અસ્પષ્ટ આંકડાઓ તે બિંદુ છે જ્યાં મગજે નિર્ણય કરવાનો હોય છે કે આ સંવેદનાત્મક ઈનપુટને કેવી રીતે અર્થઘટન કરવું તેથી ચર્ચા નો વિષય એ છે કે મગજમાં ઇચ્છાશક્તિ હોય છે કે મગજમાં કોઈ સભાન વસ્તુ છે કે નહી તે એક જુદો દાર્શનિક ચર્ચા નો વિષય છે પરંતુ ત્યાં ઇચ્છાશક્તિ કે ઉદેશ હોવો જ જોઈએ કારણ કે ઇચ્છાશક્તિ કે ઉદેશ ધ્યાન નક્કી કરે છે તે ઇચ્છાશક્તિ મુક્ત છે કે નહી તે કંઈક અલગ બાબત છે તે વિશે આપણે જયારે જાગૃતતા પર વાત કરશું ત્યારે કરશું તેથી માહિતીના પ્રવાહમાં પસંદગીના બિંદુઓ છે આ નેટવર્કસ 1 અને 2 વચ્ચે પણ હંમેશા પસંદગીના બિંદુઓ રહે છે હવે આ પસંદગીના બિંદુઓ મગજના અજાગ્રત ફાયરીંગ દ્વારા નક્કી કરવામાં આવે છે અથવા શું ત્યાં જાગ્રત પસંદગી છે જે હજુ સુધી આ મિલિયન ડોલર પ્રશ્નનો જવાબ મળ્યો નથી હું પસંદ કરું છું કે હું આ ફૂલદાની અથવા ચેહરો જોવ અથવા હું આ રીતે જોવ અથવા હું બીજી રીતે જોવ અથવા તો લાલ કલર બારે આવે ત્યારે જોવ તે હું પસંદ કરું છું તેથી આ જે હેબ્બ એ કહ્યું હતું તેથી હવે પ્રશ્ન એ છે કે જો તમે જ્યારથી મગજની રચના થઇ છે ત્યાં પાછા જાવ ત્યારે તે એક સરળ ચેતાતંત્ર હતું તેને શીખ્યું કે કેવી રીતે સ્થાનાંતર થાય છે તે હજુ પણ સ્થાનાંતર કરે છે કેવી રીતે બીજું મગજ શીખે છે કેવી રીતે કરે છે પાડોશી મગજ કેવી રીતે શીખે છે તેથી જેમ ડાર્વિનએ સ્વાભાવિક પસંદગીનો ખ્યાલ લાવ્યો તે બધી જ સારી વસ્તુઓ જે આપણને ટકી રહેવામાં મદદ કરે છે તે તમારા જીનોમાં જળવાઈ રહે છે અને તેને સૌથી યોગ્ય ટકી રહેનારું કહેવાય છે એડેલમેને ન્યુરલ ડાર્વીનીઝમનો ખ્યાલ બહાર લાવ્યો હતો કે એકવાર મગજે કોઈ ચોક્કસ વસ્તુને પ્રતિક્રિયા ચોક્કસ રીતે આપે છે અને આ ટકી રહેવામાં મદદ કરે છે અને તે પૂનરાવર્તિત કયરે રાખશે અને જો તમને યાદ હોય તો તમે હંમેશા તેને આનંદ અને દુઃખના સિદ્ધાંત ઇનામ અને સજા સાથે જોડી શકો છો મગજના ચોક્કસ ભાગો છે જે તમને આ આપે છે જે તમને સુખની લાગણીનો અનુભવ કરાવે છે જયારે તમે તે કરી રહ્યા હોવ તો તમે તે વસ્તુઓ ફરી પછી કરશો જો તમારી પાસે દુઃખદ લાગણી અથવા નકારાત્મક મજબુતીકરણ હશે તો તમે તે પાછું નહી કરો તેથી સ્વાભાવિક છે જયારે કોઈ વ્યક્તિને વ્યસન કરતા જોવે છે ત્યારે તેને બહાર કાઢી મુકવામાં આવે છે તમે તેને કેશો કે તે ખરાબ છે ખરાબ મગજ તેને બહાર કાઢશે તે અભીસંઘીત માંથી બહાર આવ્યું હોઈ શકે અભીસંઘીત એટલે પર્યાવરણની અસર આ ચેતાકોષો પર થઇ હોય જે તેમને વાંરવાર વારંવાર થાય છે અને તે આગળ વધે છે તેથી મગજમાંના કોઇપણ વર્તનનું એનકોડીંગ હોઈ શકે છે આ અન્ય જુદા જુદા સ્ત્રોતોમાંથી ખલેલ આવતી હોય છે બરાબર તેથી આ લાલ રંગની વસ્તુ ફરી પાછું ફાયરીંગ કરે છે તેથી શું વધ્યું આ એનકોડીંગ છે જે અત્યારે થઇ રહ્યું છે હવે આ ખલેલ ડાબી તરફ જતી રહી છે આ પુનરાવર્તિત થતું રહશે વારંવાર વારંવાર ફાયરીંગ કરતું રહશે અને સમગ્ર વસ્તુ આખરે વિસ્તૃત થશે તે સંગ્રહને વિસ્તૃત બનાવશે આ ન્યુરલ ડાર્વીનીઝમ છે એન્કોડિંગના તબ્બકાઓ ન્યુરલ સક્રિયતા પેટર્ન છે જ્યાં સુધી ગતિશીલ ચેતોપાગમીય પ્રવૃત્તિ કાયમી જોડાણોને મજબુત બનાવાની મંજુરી આપતી નથી અને આ આગળ વધશે આ ફરી પાછું સાંકેતિક પ્રક્રિયા છે તેથી મગજ પ્રસ્તાવોનો વિશાળ સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે અને તેથી મગજ વાસ્તવમાં પ્રતિકોનું સંચાલન કરે છે અથવા તમે રૂપક પ્રતીકાત્મકને રૂપક કહી શકો છો આ પેન છે કોઈએ તેને ગધેડો કહેવાનું ચાલુ કર્યું તેથી તમે તેને ગધેડો કહેશો કોઈકવાર આ શબ્દને પેન કહેવાતું હતું હવે તે આ વસ્તુ સાથે જોડાઈ ગયું છે તેથી આ રીતે વસ્તુ છે તમે વસ્તુની તેમની રજૂઆતો તેમના સંબંધો અને લક્ષણો જુઓ છો ગુલાબ એક ફૂલ છે તેની સુગંધ સારી છે આ લક્ષણ છે આ ગુલાબનું પ્રતિનિધિત્વ છે પાંખડીઓ રંગો સાથે અને તેની પાછળ છુપાયેલી ભાવનાઓ હોય છે તેથી આ એક સરળ વસ્તુમાંથી છે જે લક્ષણો પ્રતિનિધિત્વ બધું ખરેખર મગજમાં આ વિશાળ પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે સારાંશ એ છે કે કેવી રીતે ચેતાકોષો સંયોજાઈને જટિલ જ્ઞાનાત્મક કાર્યો કરે છે તેઓ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક બનાવે છે પરંતુ આપણે કેટલીક કાર્યકારી ધારણાઓ જાણી છીએ તો પણ હજુ ઘણા જવાબો દેવાના છે અને આપણે તેને આગળના વ્યાખ્યાનોમાં જોશું અને અન્વેષણ કરશું તેથી ત્યાં વધુ પ્રશ્નો હશે અને તેના જવાબો ઓછા હશે હું પ્રશ્નો તમારા પર છોડી દઈશ જેથી તમે આગામી 50 100 વર્ષો સુધી સંસોધન ચાલુ રાખી શકો પરંતુ મને આશા છે કે તમને નેટવર્ક કેવી રીતે બંને છે અને કેવી રીતે આવે છે તેનો ખ્યાલ આવી ગયો હશે હું તમને પછીના વ્યાખ્યાનમાં મળીશ